ચાલો હવે પીવી ગ્રીડ ઇન્ટરફેસ માટે કેટલીક ટોપોલોજીઓ વિશે ચર્ચા કરીએ સાહિત્યમાં ઘણી ટોપોલોજીઓ ઉપલબ્ધ છે તેઓ કદાચ વહેતી રીતે વર્ગીકૃત કરી શકાય છે મુખ્ય ક્લાસિફાયર્સમાંનું એક આઇસોલેસન હશે આઇસોલેસન પર આધારિત ઘણા ટોપોલોજીઓ છે જ્યાં એક સ્થાન આઇસોલેસન રાખે છે અને શું આઇસોલેસન જરૂરી છે કે નહીં તેથી તમે જોશો કે ઓછી ફ્રિકવન્સી ટ્રાન્સફોર્મર્સ આઇસોલેસન માટે ઉપયોગમાં લેવામાં આવશે ઉચ્ચ ફ્રિકવન્સી ટ્રાન્સફોર્મર્સ આઇસોલેસન માટે ઉપયોગમાં લેવાય છે તમને ટ્રાન્સફોર્મર આઇસોલેશન વિના સર્કિટ્સ પણ મળશે તેમને ટ્રાન્સફોર્મરલેસ પીવી ગ્રીડ ઇન્ટરફેસ કહેવામાં આવે છે દરેક પાસે તેમના ગુણ અને દોષ છે અમે તે અંગે ચર્ચા કરીશું પાવર તબક્કાઓની સંખ્યાના આધારે વર્ગીકરણ પણ છે અમે જોશું તમારી પાસે એક પાવર સ્ટેજ એક ડીસી ડીસી કન્વર્ટર હોઈ શકે છે પીવી મોડ્યુલો સ્રોત મોડ્યુલો માટે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગની સંભાળ રાખો ત્યાં બીજું ડીસી ડીસી કન્વર્ટર છે જેનો ઉપયોગ કરંટ નિયંત્રણ અથવા વોલ્ટેજ માટે થઈ શકે છે આઉટપુટનું નિયંત્રણ પ્રગટ કરવા માટે બીજું કન્વર્ટર હોઈ શકે છે તેથી જો તમે તમે જોશો કે કેટલીક ટોપોલોજીઓ છે જે બે કે ત્રણ કન્વર્ટર તબક્કાઓનો ઉપયોગ કરે છે કેટલાક ટોપોલોજીઓ જે ફક્ત એક પાવર કન્વર્ટર સ્ટેજનો ઉપયોગ કરશે તેથી તેની અસર સમગ્ર સિસ્ટમની કાર્યક્ષમતા પર પડે છે તેથી તમે સાહિત્યમાં જોશો ટોપોલોજી શક્તિના તબક્કાઓની સંખ્યા પર પણ આધારિત છે તમે નિયંત્રણ ડાયનામીક્સના આધારે કન્વર્ટર પણ જોશો તેથી તમે સ્કેલેર નિયંત્રણ જોશો જ્યાં નિયંત્રણ આંતર ચક્ર કરવામાં આવે છે આંતર ચક્ર ડાયનામીક્સ સાથે એટલે કે ડાયનામીક્સ સ્થાયી થવા માટે 50 થી વધુ હર્ટ્ઝ ચક્ર લાગી શકે છે જો તમે DQ અક્ષ સિદ્ધાંતનો ઉપયોગ કરો છો તો પછી તમે ઇન્ટ્રા સાયકલ ડાયનામીક્સ પ્રાપ્ત કરી શકો છો તે જ ડાયનામીક્સ એક ચક્રમાં સ્થિર થશે તેથી આ કંટ્રોલ બ્લોક છે જે લોકપ્રિય છે અને જે ઉપયોગમાં છે અમે પી ગ્રીડ ઇન્ટરફેસ સર્કિટ્સને જોઈ રહ્યા હોઇએ ત્યારે અમે ડિઝાઇન કરતી વખતે આમાંની કેટલીક વસ્તુઓની પણ ચર્ચા કરીશું તો એક પછી એક ચાલો હું પીવી ગ્રીડ ઇંટરફેસ સર્કિટના વિવિધ પ્રકારો રજૂ કરું અને ચાલો આપણે તેમની ચર્ચા કરવા થોડો સમય પસાર કરીએ ચાલો હું નીચેની ટોપોલોજી લઈ શકું જ્યાં આપણી પાસે ડીવી ડીસી કન્વર્ટર સાથે જોડાયેલ પીવી મોડ્યુલ છે અને ડીસી ડીસી કન્વર્ટર આઉટપુટ પાસે એક કેપેસિટેન્સ છે ડીસી ડીસી કન્વર્ટર પાસે આનું નિયંત્રણ ઇનપુટ છે અને આ નિયંત્રણ ઇનપુટ MPPT માટે વપરાય છે હવે આ ભાગ અમે પરિચિત છીએ તમારી પાસે બફર કેપેસિટર Ct ડીસી ડીસી કન્વર્ટર અને પછી આઉટપુટ કેપેસિટર છે આપણે અહીં શું કરવા માંગીએ છીએ તે હું ચર્ચા કરીશ આ ભાગ સુધી આપણે જાણીએ છીએ અને આ ડીસી ડીસી કન્વર્ટર કોઈપણ ડીસી ડીસી કન્વર્ટર હોઈ શકે છે ક્યાં તો અલગ અલગ અથવા અલગથી જે પીવી ટર્મિનલ્સ સાથે લોડ લાઇનનું મેચિંગ યોગ્ય રીતે કરશે કે પીવી માંથી મહત્તમ શક્તિ દોરવામાં આવે આ ડીસી ડીસી કન્વર્ટરનું આઉટપુટ બીજા ડીસી ડીસી કન્વર્ટરના ઇનપુટને આપવામાં આવે છે તેથી આ અન્ય ડીસી ડીસી કન્વર્ટરનું કામ ડાઉનસ્ટ્રીમ બાજુના આઉટપુટ વોલ્ટેજને નિયંત્રિત કરવાનું છે આ ડીસી ડીસી કન્વર્ટરનું કામ મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ માટે ઇનપુટ અવરોધને નિયંત્રિત કરવાનું માનવામાં આવતું હતું તેથી આ દરેક ડીસી ડીસી કન્વર્ટર વિવિધ કાર્યો કરી રહ્યા છે તો આ ડીસી ડીસી કન્વર્ટરનું આઉટપુટ આપવાનું માનવામાં આવે છે જે દિશા યુની ડાયરેક્સ્નાલ છે તે હજી પણ ડીસી છે પરંતુ તે વેરી ડીસી છે અને વેરીઅસન એટલી છે કે તે સુધારેલ સાઇન વેવના આકારમાં છે તેથી તમે આ ડીસી ડીસી કન્વર્ટરના ડ્યુટી સાયકલને તરંગમાં નિયંત્રિત કરી શકો છો જે તમને આઉટપુટ આપશે જે તમને સાઈન વેવ સુધારે છે ડીસી ડીસી કન્વર્ટરનું આઉટપુટ એક પ્રગટ થનાર સર્કિટમાંથી પસાર થશે હું આને એક અનફોલ્ડિંગ સર્કિટ કહીશ અને તે શું કરે છે વૈકલ્પિક રીતે તે આ સંપૂર્ણ સુધારેલા સિનુસાઇડને પ્રગટ કરશે જેથી તમને તેના આઉટપુટ પર સિનુસાઇડલ તરંગનો આકાર મળશે તેથી પ્રગટ થનારા સર્કિટનું કામ એવું હશે કે તે સકારાત્મક પ્રદાન કરશે પ્રથમ હકારાત્મક હજી સકારાત્મક રહેશે બીજો રેકટીફાઈડ સાઇન ઇન્વર્ટડ બનશે જેથી તે એકસાથે સાઈન વેવ બની જાય હવે આ સાઇન વેવ એક આઇસોલેસન ટ્રાન્સફોર્મર આઇસોલેશન ઓછી ફ્રિકવન્સી દ્વારા પસાર થશે કારણ કે આ તે હવે 50 હર્ટ્ઝ છે તેથી તમે ઓછી ફ્રિકવન્સી ટ્રાન્સફોર્મર આઇસોલેટરનો ઉપયોગ કરી શકો છો અને તે પછી તે આઉટપુટ તે ઇન્ડક્ટક્ટરમાંથી પસાર થાય છે અને તે લાઇન અને ન્યુટ્રલ સાથે જોડાશે અવલોકન કરો કે આ ડીસી ડીસી કન્વર્ટરમાં કંટ્રોલ ઇનપુટ પણ છે પરંતુ આ કંટ્રોલ ઇનપુટ આના આઉટપુટ વોલ્ટેજને મોડ્યુલેટ કરવા માટે વપરાય છે તેનો ઉપયોગ વોલ્ટેજ નિયંત્રણ અથવા કરંટ નિયંત્રણ માટે થઈ શકે છે આપણે સર્કિટના આ ભાગથી તદ્દન પરિચિત છીએ આપણે જાણીએ છીએ કે MPPT નિયંત્રણ માટે ડીસી ડીસી કન્વર્ટર સાથે પીવી મોડ્યુલને કેવી રીતે ઇંટરફેસ કરવું ચાલો હું સર્કિટના આ ભાગ વિશે ચર્ચા કરું હવે હું આ ભાગ માટે એક લાક્ષણિક સર્કિટ લગાઉં છું આ કેપેસિટેન્સથી શરૂ કરીને હું અહીં સર્કિટ ફરીથી દોરૂ છું તેથી મારી પાસે કેપેસિટીન્સ છે ચાલો હું તેને આ જેવા સરળ બક કન્વર્ટરથી અનુસરો તો આ એક બક કન્વર્ટર છે તેથી મારી પાસે પાવર સેમિકન્ડક્ટર સ્વીચ છે અહીં મેં BJT નો ઉપયોગ કર્યો છે તમે MOSFET નો ઉપયોગ કરી શકો છો અથવા તમે IGBT નો ઉપયોગ કરી શકો છો ડાયોડ ધરાવો છો અને તમારી પાસે ઇન્ડક્ટર અને કેપેસિટીન્સ છે હવે તમારે યાદ રાખવું જોઈએ કે આ ભાગ મેં શું ઉપયોગ કર્યો છે બક કન્વર્ટરની આ ટોપોલોજી તમે કોઈપણ અન્ય ડીસી ડીસી કન્વર્ટર ટોપોલોજીનો ઉપયોગ કરી શકો છો આ ફક્ત સમજૂતી માટે પ્રતિનિધિ ટોપોલોજી છે મેં પક કન્વર્ટરનો ઉપયોગ કર્યો છે તે ફ્લાયબેક કન્વર્ટર હોઈ શકે છે તે એક આઈસોલેટેડ કન્વર્ટર હોઈ શકે છે તે બક બૂસ્ટ કન્વર્ટર હોઈ શકે છે અને તેથી તે ઝેડ સ્રોત કન્વર્ટર હોઈ શકે છે હવે આના આઉટપુટમાં આ જેવા વેવ આકાર હોવા જોઈએ ફુલ વેવ રિક્ફાઇડ સાઈન રિક્ફાઇડ છે તેથી અહીં યોગ્ય રીતે મારી પાસે ડ્યુટી સાયકલ હશે જે વેરી છે કે તે તે ફેશનમાં આઉટપુટ વેવ પેદા કરશે હવે આનું આઉટપુટ હું તમને પુશ પુલ કન્વર્ટર આપીશ જે આ ફેશનમાં જોડાયેલ છે હવે મારી પાસે આ ટ્રાન્સફોર્મર વિન્ડિંગ છે અને આ પુશ પુલ સર્કિટ છે તેથી આ પુશ પુલ સર્કિટને ઓળખો અહીં એક સ્વીચ છે અહીં એક સ્વીચ છે મારી પાસે અહીં હેતુપૂર્વક ડાયોડ નથી કારણ કે જો કરંટ પ્રવાહ દિશા રીવર્સ થાય તો આ રીવર્સ બોડી ડાયોડનો ઉપયોગ થાય છે પરંતુ અમે ગ્રીડ સાથે હંમેશા ફેઝમાં કરંટમાં પંમ્પિંગની વાત કરી રહ્યા છીએ તેથી તે શક્તિનો ફક્ત સક્રિય ભાગ છે જે હંમેશાં વહેતો રહે છે તેથી મારી પાસે કોઈ રીવર્સ ડાયોડ નથી પરંતુ તમે રીવર્સ ડાયોડ મૂકી શકો જો તે BJT છે અથવા જો તે MOSFET અથવા IGBT છે તો રીવર્સ ડાયોડ પહેલાથી જ સ્વીચ બોડીમાં છે તેથી હવે ડીસી ડીસી કન્વર્ટરથી આવતું આ વોલ્ટેજ આઉટપુટ હવે પુશ પુલ ટ્રાન્સફોર્મરના કેન્દ્ર બિંદુથી જોડાયેલું છે પુશ પુલ ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી એ ગ્રીક લાઇનથી જોડાયેલ ઇંડક્ટર અને આઉટપુટ દ્વારા પસાર થાય છે અને અહીં બતાવ્યા પ્રમાણે ન્યુટ્રલ છે તેથી હવે અહીં આ ડ્યુટી સાયકલ હું આ ડ્યુટી સાયકલને આ સમયે સાઈન ફેશનમાં મોડ્યુલેટ કરીશ આઉટપુટ મને આ ફેશનમાં વોલ્ટેજ મળશે બક કન્વર્ટર v0 dvin માટે તમે આ v0 જોશો હવે જો d ને સિનુસાઇડલ બનાવવામાં આવે છે તો ત્યાં ફક્ત સાઇનસાઇડલ સુધારેલ છે તમને આઉટપુટ V0 મળશે જે vinsinωt છે અને તેથી તમે આ પ્રકારના વેવ મેળવી શકશો હવે પુશ પુલની મધ્યમાં આ પ્રકારના વેવ આકાર આપવામાં આવે છે હવે ચાલો આપણે કહીએ કે આ અર્ધ સાનુસાઇડ્સ 10 ms પહોળાઈ ધરાવે છે તેથી 2 સિનુસાઇડ્સ 2 અડધા સુધારેલા સાઇન વેવ્સ 20 ms બનાવશે જે 50 હર્ટ્ઝ છે હવે આપણે આ પ્રગટ કરીશું તો હું શું કરીશ આ Q1 છે હું Q1 પર સ્વિચ કરીશ તેથી જેનો અર્થ Q1 દરમિયાન આ ઓપરેટિવ સિનુસાઇડ હાફ સિનુસાઇડ અને બિંદુઓ છે અહીં ટપકાંનું અવલોકન કરશે અને હું કરીશ મને આ મળે છે તેથી જ્યારે આ ચાલુ થાય છે ત્યારે આ બિંદુ સકારાત્મક છે આ બિંદુ સકારાત્મક છે તેથી સકારાત્મક અહીં આવે છે હવે જ્યારે Q2 ચાલુ થાય છે ત્યારે Q1 બંધ થાય છે તેથી આ Q2 ભાગ છે તેથી જ્યારે Q2 ચાલુ થાય છે નોન ડોટ એન્ડ સકારાત્મક છે નોન ડોટ એન્ડ સકારાત્મક છે જેનો અર્થ છે ડોટ એન્ડ નેગેટિવ છે આ તે ભાગ છે તે આની જેમ ઇન્વર્ટર થાય છે તેથી વૈકલ્પિક રીતે તમે Q1 અને Q2 ને બદલતા જાઓ તેથી આ 50 હર્ટ્ઝ ફેશનમાં ફેરવાઈ છે 10 ms માટે આ ચાલુ છે આગામી 10ms આ ચાલુ છે તેથી આ ઓછી ફ્રિકવન્સી પર ફેરવાયા છે અને આ પ્રગટ થાય છે અને પછી આ 50 હર્ટ્ઝ સિગ્નલ હવે ઇન્ડકટર દ્વારા ગ્રીડ પર ઇન્ટરફેસ કરવામાં આવે છે તેથી ઇન્ટરફેસિંગનો આ એક માર્ગ છે આ ભાગ આ ભાગને અનફોલ્ડિંગ સર્કિટ કહેવામાં આવે છે જેનો મેં અહીં ઉલ્લેખ કર્યો છે અને આ પ્રગટ થનાર સર્કિટ છે અને આ ભાગ આઇસોલેસન છે પુશ પુલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઇસોલેટીગ કરવા માટે થાય છે તેથી આ આ અને આ ભાગ તે છે જે ખરેખર આ આખા સર્કિટમાં દર્શાવેલ છે આ એક એવી ટોપોલોજી છે અહીં પ્રગટ થનાર મંચ મેં પુશ પુલ સ્ટેજનો ઉપયોગ કરીને સૂચવ્યું છે પુશ પુલ ટ્રાન્સફોર્મર સાથે Q1 અને Q2 આ પ્રગટ થનારા તબક્કાને બ્રિજ સર્કિટથી બદલી શકાય છે જે વધુ લોકપ્રિય છે કારણ કે બ્રિજ સ્ટેજ આઇસોલેસન મંચથી ડિસપ્લેડ થાય છે અહીં પુશ પુલ સ્ટેજ આઇસોલેસનના તબક્કા સાથે સજ્જડ રીતે જોડાયેલું છે તો ચાલો આપણે તેના પર એક નજર કરીએ હું શું કરીશ હું સર્કિટનો આ ભાગ નીકાળીશ અને ફરીથી દોરીશ ચાલો હું આ ઘટાડીશ અને અહીં હું સંપૂર્ણ બ્રિજ સ્ટેજનો ઉપયોગ કરીશ જે ઓછી ફ્રિકવન્સી પર ફેરવાઈ રહ્યું છે આ વખતે BJTનો ઉપયોગ કરવાને બદલે હું પાવર સ્વીચ તરીકે એક MOSFET દોરીશ જુઓ MOSFET આ આંતરિક બોડી ડાયોડ સાથેની n ચેનલ MOSFET છે તમે જુઓ શા માટે હું સામાન્ય રીતે સ્વીચો માટે BJTનો ઉપયોગ કરું છું પાવર સેમિકન્ડક્ટર સ્વીચોનું પ્રતિનિધિત્વ કરે છે BJT દોરવાનું ખૂબ સરળ છે પછી પાવર MOSFET દોરો પરંતુ જ્યારે હું લેબ અને પ્રયોગોમાં ઉપયોગ કરું છું ત્યારે મોટાભાગે તે હંમેશા પાવર મોસ્ફેટ્સ અને પાવર IGBT હોય છે ખૂબ જ ભાગ્યે જ હું BJTનો ઉપયોગ કરું છું ઠીક છે તેથી અમારી પાસે આ સંપૂર્ણ બ્રિજ છે પાવર મોસ્ફેટ્સથી બનેલો છે આ જમીનથી જોડાયેલ છે આ બિંદુ અને આનો આ કેન્દ્ર બિંદુ આ બિંદુથી જોડાયેલ છે જે ખરેખર સંપૂર્ણ તરંગ સુધારેલા સાઇન પાવર સંકેતો મેળવી રહ્યો છે તેથી હું તેને તે જેવું કનેક્ટ કરીશ અને પછી બ્રિજની મધ્યમાં જોડીશ હું આ જેવા ટ્રાન્સફોર્મરને જોડીશ અને તે ટ્રાન્સફોર્મરના આઉટપુટ ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી ઇન્ડેક્ટરમાંથી પસાર થાય છે અને પછી ગ્રીડની લાઇન અને ન્યુટ્રલ સાથે જોડાશે તેથી ચાલો હું MOSFET ના આ આંતરિક બોડી ડાયોડ્સને પૂર્ણ કરું તેથી તમારી પાસે બોડી ડાયોડ્સ MOSFET સંપૂર્ણ ડોટ પોલેરિટીઝ છે તેથી આ સંપૂર્ણ સર્કિટ હશે ચાલો હું હવે સ્વીચો ને નામ આપીશ હું આને સ્વીચ S1 તરીકે બોલાવીશ આ S2 છે આ S3 અને S4 છે હવે ચાલો આપણે કહીએ કે આ સમયગાળા દરમિયાન સ્વીચ S3 અને S2 ને કનેક્ટ કરીએ S2 અને S 3 ચાલુ છે S1 અને S4 આ 10 ms સમયગાળા દરમિયાન અહીં બંધ છે તેથી તે સમય દરમિયાન ટ્રાન્સફોર્મરનો આ ડોટ એન્ડ આ ડીસી ડીસી કન્વર્ટરના સકારાત્મક સાથે જોડાયેલ છે નોન ડોટ એન્ડ નકારાત્મક ડીસી ડીસી કન્વર્ટર સાથે જોડાયેલ છે તેથી ડોટ એન્ડ સકારાત્મક છે આ ડોટ એન્ડ સકારાત્મક છે અને તેથી તમે આ ભાગ અહીં દેખાતા જોશો પછી આગામી 10 ms માટે હું S1 અને S4 સ્વિચ ઓન કરીશ S3 અને S2 બંધ કરીશ S1 અને S 4 સ્વીચ ઓફ છે પ્રોફેસરે ઓનને બદલે ઓએફ કહ્યું S3 અને S2 સ્વીચ ઓફ છે તેથી જ્યારે S1 અને S4 ચાલુ છે ત્યારે તમે જોશો કે નોન ડોટ એન્ડ એ સકારાત્મક ડીસી ડીસી કન્વર્ટર સાથે જોડાયેલ છે ડોટ એન્ડ એ ડીસી ડીસી કન્વર્ટરના નકારાત્મક સાથે જોડાયેલ છે તેથી ડોટ એન્ડ નકારાત્મક છે તેથી તમે અહીં એક ઇન્વર્ઝન જોશો તમે ટ્રાન્સફોર્મરના સેકન્ડરીની પ્રાઈમરીમાં સંપૂર્ણ સાઇન વેવ જોશો ડીસી ડીસી કન્વર્ટરનું આ વોલ્ટેજ ગમે તે હોય અને જે પણ વોલ્ટેજ ગ્રીડનું હોય તેના પર આધાર રાખીને ટર્ન રેશીઓ નક્કી કરવામાં આવે છે અને ભારતમાં આ ગ્રીડ વોલ્ટેજ 230 વોલ્ટ RMS અથવા 325sinωt છે તેથી તમે ગ્રીડ વોલ્ટેજને મેચ કરવા માટે આ રેશિયોને એડજસ્ટ કરી શકો છો